આ લેકચરમાં આપનુ સ્વાગત છે આજે આપણે બ્રોડસાઇડ એરે જોશું હવે બ્રોડસાઇડ એરે શું છે જ્યારે આપણે પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ ૦ કરીએ ત્યારે તે બ્રોડસાઇડ એરે છે તેથી તેનો અર્થ એ છે કે એલીમેન્ટelementsતત્વો વચ્ચે કોઈ પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ નથી તેથી બધા એલીમેન્ટને ફેઝમાં રાખવામાં આવે છે તેથી આ ક્ષણ આપણે તેમ કરીશું તો આપણને u00 મળે છે તેથી જો આપણે આકૃતિને જોઈએ તો તરત જ u0૦ થાય છે એટલે કે મેજર લોબ્સ અહીં આવે છે તેથી umax ૦ પર મેજર લોબ્સ મહત્તમ છે તેથી cos max૦ તેથી max2 તેથી આ સાબિત થાય છે કે મહતમ રેડીયેશનradiationવિકિરણ એરે અક્ષની બ્રોડસાઈડ પર થાય છે ભૌતિક રીતે પણ એવી આશા રાખી શકાઈ કે બધા એલીમેન્ટ ફેઝમાં રાખવામાં આવ્યા છે કે જે બ્રોડસાઈડની દિશામાં મહત્તમ વિકિરણ ઉત્પન્ન કરે છે હવે ગ્રેટીંગ લોબ્સ એ u૦ પર મેઈન લોબથી ±2π એરે છે તેથી તમે જોશો કે જો મેઈન લોબ અહીં આવે છે તો મારી પાસે અહીં k0d છે અને અહી છે તેથી જો ગ્રેટીંગ લોબ અહીં દેખાવાનું શરૂ થાય તો પણ હું તેને અહી મુકવા માગું તો ત્યાં કોઈ સમસ્યા નથી તેથી જો આપણે dλ૦ ખરેખર λ૦ કરતા થોડું ઓછું છે તેથી હું તેને સાવ સમાન કહીશ નહિ તેથી dλ૦ છે અને ગ્રેટીંગ લોબને અવગણવામાં આવે છે તેથી દ્રશ્યમાન પ્રદેશ 2πu2π જ્યાં dλ૦ છે તેથી તમે તે બનાવી શકો છો અને તમે કહી શકો છો કે બ્રોડસાઇડ એરે માટે ઇન્ટર એલિમેન્ટ્સ અંતર λ૦ છે તેથી આપણે પહેલેથી જ જોયું છે કે મેઈન લોબ નલ એ N1uu૦2±π પર બને છે પરંતુ બ્રોડસાઈડ માટે u00 છે તેથી Ψનુ મૂલ્ય મુક્તા તમે શોધી શકો કે cos ±2πN1K૦d±૦N1d થાય છે મોટા N માટે cos નુ મુલ્ય ખુબ જ નાનું બનશે તેથી આપણે કહી શકીએ કે Ψ2ᴪ હવે Nlarge માટે cos ખુબ જ નાનું છે તે ૦ નથી પરંતુ તે ૦ની નજીક છે તેથી Ψ એ 2 ±ᴪ છે તેથી આપણે લખી શકીએ કે cos cos 2ΔΨ છે આ નાનું છે તેથી હું ΔΨ લખી રહ્યો છુ તો આ ± sin ΔΨ છે તેનો અર્થ તે ΔΨ છે તેથી મને ΔΨનુ મુલ્ય મળે છે હવે બીમવિડ્થbeamwidthબીમની પહોળાઈ શું છે આ નલ છે u૦ એ મારી મુખ્ય બીમ છે આ એક બાજુ વત્તા ΔΨ છે તો બીમવિડ્થ BW2ΔΨ છે હવે ΔΨનુ મુલ્ય શુ છે તો તે મૂલ્ય મુકતા 2૦N1d મળે છે હવે તે 2૦L થશે L શુ છે તે એરેની લંબાઈ છે અને તે LN1d છે તેથી આ બ્રોડસાઇડ એરેના સામાન્ય ગુણધર્મો છે તરંગલંબાઈ અને એરે વિદ્યુતીય લંબાઈમાં બીમવિડ્થ એ એરેની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે તેથી 6 ડિગ્રીની બીમવિડ્થ માટે L૦20નો એરે જરૂરી છે અને જો d એ લગભગ ૦ ની બરાબર હોઈ તો તમે કહી શકો કે 20 એલીમેન્ટનો એરે જરૂરી છે તેથી એન્ટેના ડિઝાઇનર તરીકે કેટલી બીમવિડ્થ જરૂરી છે તે વિશિષ્ટતા આપવામાં આવે છે નલથી નલની બીમવિડ્થ તમે સરળતાથી શોધી શકો છો કે કેટલા એલીમેન્ટ જરૂરી છે ઉચી આવૃત્તિ માટે આ એકદમ દૃશ્યમાન છે 1MHz માટે 6 ડીગ્રીની વસ્તુ એટલે કે 6km એરે લંબાઈ જરૂરી છે તેથી જ બ્રોડકાસ્ટિંગ માટે આ એરે એન્ટેના વધુ પ્રચલિત નથી તમે જુઓ છો કે 1MHz એ બ્રોડકાસ્ટીંગ પ્રકારની વસ્તુ છે તેથી બ્રોડકાસ્ટિંગ લોકો સામાન્ય રીતે ફક્ત એક જ લંબાઈના એન્ટેના ડાયપોલ અથવા મોનોપોલ લે છે સામાન્ય સંદેશાવ્યવહાર માટે વિશાળ ટાવર સાથે તે અવ્યવહારુ છે પરંતુ હવામાન રડાર અથવા બહારની દુનિયાનું અવલોકન માટેના સંશોધન સ્ટેમ માટે તારાઓના અંતર શોધવા માટે આ પ્રકારનાં એરે બનાવવામાં આવે છે તેથી બ્રોડસાઇડ એરે માટે એરે પેટર્ન આના જેવી છે અને આ હાફ વેવ ડાયપોલ પેટર્ન હતી તેથી જો તમે પેટર્ન ગુણાકાર દ્વારા મેળવેલ પરિણામી પેટર્ન કરો છો તેથી અહીં સાઈડ લોબ્સ બતાવવામાં આવ્યાં નથી પરંતુ જો ડાયપોલ્સના એરે એ બ્રોડસાઇડ ડાયપોલનો એરે હોઈ તો તમને કંઈક આ પ્રકારની પેટર્ન મળે છે જ્યાં X અક્ષ એ એરે અક્ષ હોય છે તમને પેટર્ન એરે વસ્તુ કરતા આટલી નાની મળે છે કે જે આ રીતે છે હવે જો આપણે જોયું છે કે જો આપણે ડાયરેક્ટિવિટીનો અંદાજ કાઢવા માંગતા હોય તો તે હાફ વેવ ડાયપોલ માટે મુશ્કેલ છે એન્ટેના માટે ડાયરેક્ટિવિટી વ્યાખ્યાયિત કરવા માટે આપણે સંકલન લેવું પડશે જેમ કે ૦2π૦cos 2cos sin 2sin N12 K૦ d sin θ cos sin K૦ d2 sin θ cos 2sin θ dθ dϕ આને આપણે સંબંધિત કરવું પડશે તેથી આ ખરેખર ડાયપોલ પેટર્ન છે જેનો તમે વર્ગ લઇ રહ્યા છો અને તે બ્રોડસાઈડ એરે ફેક્ટર છે હવે આપણે જે કરીએ છીએ તે મુશ્કેલ છે તેના બદલે આપણે શુ કરીશું જો તમે ડાયરેક્ટિવિટીની મૂળ વ્યાખ્યા યાદ હોઈ તો હું કહી શકું કે આ 4Π એ આઇસોટ્રોપિક રેડિએટર માટેનો કુલ નક્કર કોણ છે તેથી D4મેઈન બીમ દ્વારા બનતો નક્કર કોણ છે આ અંદાજીત વ્યાખ્યા છે પરંતુ અંદાજે મારો એન્ટેનાનો મુખ્ય બીમ જે નક્કર કોણ ધરાવે છે તે છેદમાં છે અને 4Π એ પણ પ્રસારણ દ્વારા રોકાયેલ નક્કર કોણ છે જે અંશમાં છે તેથી આ લગભગ તમને સમાન વસ્તુ આપશે તેમ છતાં હું ફરીથી ચેતવણી આપું છું કે વાસ્તવિક વસ્તુ તેમની રેડીયેશનની તીવ્રતા વિકિરણ થતો પાવર વગેરેમાંથી છે અને તે વાસ્તવિક સૂત્ર છે તેથી અહીં ફરીથી હું અંદાજે 4principal E plane half power beamwidth×principal H plane half power beamwidth લખી શકું છુ અને ખરેખર તમે જોશો કે આ એરે પેટર્ન છે તેથી આ X અક્ષ વિશેની રીવોલ્યુશનની આકૃતિ છે તેનો અર્થ એ કે આની પાસે ઈનપુટ છે જે આપણી એઝીમ્યુથલ પેટર્ન છે હવે આપણે શું કહ્યું કે સામાન્ય રીતે એરેનું કામ એઝીમ્યુથલ પેટર્ન બદલવાનું છે અને આપણે ડાયપોલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ તો શું હું એમ કહી શકું કે પ્રિન્સીપાલ E પ્લેન હાફ પાવર બીમવિડ્થ×પ્રિન્સીપાલ H પ્લેન હાફ પાવર બીમવિડ્થ આ અંદાજીત રીતે વસ્તુ દ્વારા બનેલું નક્કર કોણ હશે હવે એરે માટે આપણે બતાવ્યું છે કે અંદાજીત રીતે આપણે કહી શકીએ કે પ્રિન્સિપલ E પ્લેન હાફ પાવર બીમવિડ્થ એ ડાયપોલ્સ પ્રિન્સીપાલ E પ્લેન હાફ પાવર બીમવિડ્થ જેવી જ છે તેનો અર્થ એ કે ડાયપોલ માટે આ મૂલ્ય શું છે આ 78° અથવા 1 36 રેડીયન છે અને આ H પ્લેન પેટર્ન દ્વારા આપવામાં આવશે અને આ એરે દ્વારા આપવામાં આવશે તેથી આ એરે ફેક્ટરમાંથી આવશે હવે આ હાફ પાવર બીમવિડ્થ છે આપણે નલથી નલ બીમવિડ્થની ગણતરી કરી છે તેથી આપણે એરે ફેક્ટરમાંથી હાફ પાવર બીમવિડ્થની ગણતરી કરવી પડશે તેથી કૃપા કરીને નોંધો કે 3dB બિંદુએ એરે પેટર્ન FN1I૦2 છે એરે પેટર્ન Fનું મૂલ્ય તે હશે કારણ કે ટોચ N1I૦ હતું હવે પહેલાથી આપણે જોયું છે કે FI૦sin N12 sin u2 છે તો આપણે લખી શકીએ કે sin2N12 u1212 sin2u122N12 હવે u12 એ u૦થી નજીક છે તેથી u12 એ નાનું છે અને વેરીએશનvariationફેરફાર એ N1 અને u12 કરતા ખુબ જ ધીમું છે તેથી આપણે લખી શકીએ કે આ અંદાજીત રીતે 12u1222N12 છે એનો અર્થ હું અહી u12ને બદલી શકું છુ અને હું sin ફંક્શનને વિસ્તૃત કરી શકીએ છીએ તેથી તે sinN12uN12u 16N1u23 થશે તેથી આપણે આ મૂકી શકીએ કે N1222u122 1 16 N1222 u122 N1222u122 2 તેથી જો તમે આને ઉકેલો છો તો તમને u122 65N1 મળશે હવે તમે આ બધું નોંધ કરી લો કારણ કે આ બધું મે જાતે કર્યુ છે પરંતુ u12 શુ છે તે u12K૦d cos 2 12K૦d 12 હશે તેથી હાફ પાવર બીમવિડ્થ BW122 65×2N1K૦d2 65×૦N1πd હશે તેથી આખરે આપણને H પ્લેન બીમવિડ્થ મળ્યું છે તેથી તમે તેને ડાયરેકટીવીટીમાં મૂકી શકો છો જે D4π2×1 48N1d૦ છે તેથી આ યુનિફોર્મ બ્રોડસાઈડ એરે માટેની ડાયરેકટીવીટીનુ સૂત્ર છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે 20 એલીમેન્ટ અને d0 આપણે જોશું કે આ એરે એન્ટેના બીમવિડ્થ છે અને જો તમે કરો તો તે 0 045 રેડીયન બની જશે અને જો તમે તેને ડાયરેકટીવીટીમાં મૂકો તો તે D103 જેવું હશે જે 20 1dB છે તેથી 20 એલીમેન્ટ એરેમાં ખૂબ નોંધપાત્ર ડાયરેકટીવીટી હોઈ છે અને મોટો ફાયદો લાભ પણ હોઈ છે અને એરે એન્ટેનાને કારણે પણ વધુ લોસlossનુકસાન નથી તેથી દેખીતી રીતે ત્યાં કેટલાક લોસ થશે પરંતુ તમે જોશો કે તમે ડાયપોલ એરે માટે લગભગ 1 અથવા 1 5 ગણો લાભ મેળવી શકો છો તેથી આ 20 એલિમેન્ટ એરેના 60થી 70 ગણા છે આ એક વધુ કદનું પરિબળ છે અને ખૂબ જ વ્યવહારુ કાર્યોમાં પણ આ કરી શકે છે અને રડાર વગેરેમાં આ એક ખૂબ જ સારી એરે એન્ટેના છે જો આપણે સરખામણી કરીએ કે એરે એલીમેન્ટ હાફ વેવ ડાયપોલ્સને બદલે આઇસોટ્રોપિક રેડિએટર હોય તો પછી પેટર્ન એ એરે અક્ષ સાથે વર્તુળાકાર હશે અને એરેમાં આ વસ્તુ હશે તેથી જો હું ડાયપોલને બદલે આઇસોટ્રોપિક રેડિએટર્સ આપું તો શું થશે તેથી તે કિસ્સામાં E પ્લેનમાં બેન્ડવિડ્થ 2Π લઈશું કારણ કે E પ્લેનમાં આપણી પાસે કોઈ બેન્ડવિડ્થ નથી તેથી આપણે બેન્ડવિડ્થ E પ્લેનમાં 2Π લઈશું કારણ કે તે E પ્લેનમાં વર્તુળ જેવું હશે તેથી બીમવિડ્થ 2Π છે તેથી આપણે કહી શકીએ કે D4π2π×BW12 2 37N1d૦ થશે તેથી આ નોંધપાત્ર રીતે તમે તે મૂલ્યો ફરીથી મૂકી શકો છો કે N20 અને d0 9૦ તેથી તે 2 9 બને છે તેથી તે 50 જેવું કંઈક મળે છે તેથી તમે જોશો કે 100 ની તુલનામાં મારી પાસે 50 છે તેથી તે ખરાબ નથી તેનો અર્થ એ કે ખરેખર એરે એન્ટેનામાં મુખ્ય યોગદાન એરે ફેક્ટરમાંથી આવે છે તેથી તમે ખરેખર કોઈપણ એન્ટેના મૂકી શકો છો દેખીતી રીતે તમારી પાસે પાવર હેન્ડલિંગ ક્ષમતા અને અન્ય વસ્તુઓ હશે તે અર્થમાં ડાયપોલ એ આઇસોટ્રોપિક રેડિએટર કરતા વધુ પસંદ કરવામાં આવશે તેથી કોઈપણ પ્રકારની વ્યવહારુ એન્ટેના તે કરશે આપણે પછી જોશું કે વાસ્તવિક જીવનમાં આ વાયર એન્ટેના ખરેખર ગ્રાઉન્ડ પ્લેનground planeજમીન સમતલના બદલે બહાર નીકળે છે અને પછી ઓપન એન્ડેડ વેવગાઇડ્સ ગ્રાઉન્ડ પ્લેન પર ઉભરી આવે છે અને તે ખૂબ પસંદ કરવામાં આવે છે કારણ કે તેમાં એરે એન્ટેનામાંથી માત્ર આગળની એક જ સપાટી આવે છે તેથી ઓપન એન્ડેડ વેવગાઇડવાળા એરે એન્ટેના ખૂબ જ સારી પસંદગી છે કારણ કે ઓપન એન્ડેડ વેવગાઇડ્સ મોટી સંખ્યામાં પાવરને નિયંત્રિત કરી શકે છે અને ભલે તે ડાયપોલ જેવા સારા રેડિએટર્સ ન હોય પરંતુ એરે એન્ટેના માટે તેમનો આદર્શ તે હોઈ શકે છે તેથી જ મિસાઇલ માર્ગદર્શન પ્રણાલી અથવા રડાર વગેરેમાં આ ઓપન એન્ડેડ વેવગાઇડ્સ ખૂબ પસંદ કરવામાં આવે છે ખરેખર આપણે ઓપન એન્ડેડ વેવગાઇડ એન્ટેના જોશુ તેમાં એરે એન્ટેના માટે એન્ટેના એલીમેન્ટ છે જે એકદમ સારું છે આની સાથે હું બ્રોડસાઇડ એરેને સમાપ્ત કરું છું અને આવતા વર્ગમાં આપણને એન્ડફાયર એરે જોશું અને પછી આપણે કેટલાક પેરાસીટીક એરેparasitic arrayપરોપજીવી એરે જોશું ખાસ કરીને એક એરે જે ટીવી એન્ટેના તરીકે ખૂબ જ લોકપ્રિય હતું તેથી તે Yagi Uda એન્ટેના છે જે એરે એન્ટેના પ્રભાવને કેવી રીતે સુધારી શકાય તેવા એન્ટેનાનું એક સારું ઉદાહરણ પણ છે